તેથી ફરી આપનું ફરી આપનું સ્વાગત છે અને આજે ફરી આપણે આ આઇગનવેલ્યુ અને આઇગનવેક્ટરઆઇગનવેક્ટર પર અમારી ચર્ચા ચાલુ રાખીશું આ 50 મો લેક્ચર છે અને આપણે મુખ્યત્વે ડાયાગોનાલાઇઝેશન પર ધ્યાન કેન્દ્રિત કરીશું અને તે મેટ્રિસ એસેટેરાની પાવર મેળવવા માટે પણ લીનીઅરઈક્વેશનની સિસ્ટમ હલ કરવા માટેની એપ્લિકેશનો છે તેથી મેટ્રિક્સનું ડાયાગોનલ શું છે આપણે હવે અહીં ચર્ચા કરીશું તેથી એક ઇન્વર્ટિબલ મેટ્રિક્સ p અસ્તિત્વમાં હોય તો સ્ક્વેર મેટ્રિક્સ એ ડાયાગોનલાઇઝેશન હોવાનું કહેવામાં આવે છે જો ત્યાં કોઈ ઇન્વર્ટબલ મેટ્રિક્સ p હોય તો જેમ કે આ P 1AP એક ડાયાગોનલ મેટ્રિક્સ છે અથવા બીજા ટમૅમાં કારણ કે આ ખ્યાલ આપણે પહેલાથી સમાનતા રજૂ કરી છે તેથી બીજા ટમૅમાં જો A એ ડાયાગોનલ મેટ્રિક્સ જેવું જ છે કારણ કે જો બિંદુ અહીં હોય તો A ને ડાયાગોનલાઇઝેશન કહેવાય છે જો આપણે આ A લખી શકીએ કારણ કે આ P 1P 1AP એક ડાયાગોનલ મેટ્રિક્સ છે તો આપણે કહીશું કે આ એ ડાયાગોનલ છે તેથી આ A નો અર્થ અહીં ડાયાગોનલમેટ્રિક્સ જેવો જ છેP 1APઅને આ p એ ઇન્વર્ટિબલ મેટ્રિક્સ છે જે આપણે શોધવાનું છે જેથી આP 1AP એક ડાયાગોનલ મેટ્રિક્સ બની જાય તેથી ચાલો A ને nn મેટ્રિક્સ બનીએ અને તે એક સરસ પરિણામ છે કે A હંમેશા ડાયાગોનલાઇઝેશન છે એનો અર્થ એ કે આપણે આવી A P શોધી શકીએ કે આ P 1AP એક ડાયાગોનલ મેટ્રિક્સ છે તેથી પરિણામ અહીં છે એ એ ડાયાગોનલાઇઝેશન છે જો એમાં લીનીઅરઇનડિપેન્ડન્ટ આઇગનવેક્ટર હોય તેથી તે અહીં એક સરસ પરિણામ છે આ ઇગનવેલ્યુઝ સાથે કરવાનું કંઈ નથી ખરેખર આપણે આઇગનવેક્ટરની શોધ કરવી પડશે તેથી જો આપણને લીનીઅરઇનડિપેન્ડન્ટ આઇગનવેક્ટર મળે છે તો પછી A ને ડાયાગોનલાઇઝેશન કરી શકાય છે અને જો આપણે આ n સુવ્યવસ્થિત ઇનડિપેન્ડન્ટ આઇગનવેક્ટર મેળવી શકતા નથી તો પછી એ એ ડાયાગોનલાઇઝેશન નથી તેથી તે આ લેક્ચરનું મુખ્ય પરિણામ છે ફરીથી આપણે અહીં પુરાવાઓમાંથી પસાર થઈશું નહીં પરંતુ આપણે ઘણા ઉદાહરણોની મદદથી જોશું કે આ કેવી રીતે કાર્ય કરી રહ્યું છે અને આ પરિણામની બીજી અનુગામી આપણે અહીં મેળવી શકીએ છીએ જો n એ n એન મેટ્રિક્સ છે અહીં એ અને તેનો n અલગ અલગ આઇગનવલ્યુ છે તો પછી એ પણ ડાયાગોનલાઇઝેશન છે અને તે પછી કારણ સ્પષ્ટ છે કારણ કે જો આપણી પાસે અલગ આઇગનવેલ્યુ છે તો આપણે પણ કરીશું લીનીઅરઇનડિપેન્ડન્ટ આઇગનવેક્ટર મેળવો આ એક પરિણામ છે જે આપણે પહેલાના લેક્ચરમાં જોયું છે કે અમારી પાસે એક અલગ ઇનડિપેન્ડન્ટ ઇગિનવેલ્ટ્સને અનુરૂપ છે તેથી આખરે અહીં આ બીજું પરિણામ ફરીથી પાછલા એક જેવું જ છે તે ડાયાગોનલાઇઝેશન છે જો અને માત્ર જો તેમાં n લીનીઅરઇનડિપેન્ડન્ટ વેક્ટર હોય છે તેથી અહીં ફક્ત એક નોંધ નોંધશો કે આ મેટ્રિક્સ p જે A ને ડાયાગોનલાઇઝેશન કરે છે તેને A નું મોડેલ મેટ્રિક્સ કહેવામાં આવે છે અને જેના સ્તંભો મારો અર્થ એ છે કે આ A મેટ્રિક્સ p કેવી રીતે શોધવી તેથી અહીં આ મોડેલ મેટ્રિક્સ p ની કલમ છે જે કંઈ નથી પરંતુ આ જુદાં જુદાં આઇગનવેલ્યુઓને અનુરૂપ આઇગનવેક્ટર તેથી જો તમારી પાસે લીનીઅરઇનડિપેન્ડન્ટ આઇગનવેક્ટર છે તો આપણે તેમને ફક્ત આ મેટ્રિક્સ p માં કલમ તરીકે મૂકીશું અને આ અમારું મેટ્રિક્સ આ p છે અને જ્યારે આપણે આP 1AP કે જે કંઈ હશે નહીં પરંતુ ડાયાગોનલાઇઝેશન મેટ્રિક્સ અને પ્રવેશઝ આ ડાયાગોનલમેટ્રિક્સ ફક્ત આઇગનવેલ્યુ હશે આ આઇગનવેક્ટરને અનુરૂપ આપણે આ મેટ્રિક્સ pની કલમ તરીકે ઓર્ડરમાં મૂક્યા છે તો હવે અહીં આપણે A5 4 1 2 સાથે આ ઉદાહરણને ધ્યાનમાં લઈએ તેથી અહીં આપણે આપણા મોટાભાગનો સમય આઇગનવલ્યુ અને આઇગનવેક્ટરની ગણતરી કરવા માટે ખર્ચ કરીશું નહીં કારણ કે આપણે પહેલાના લેક્ચરમાં જોયું છે તેથી આપણે આ ઉદાહરણ માટે આઇગનવલ્યુની ગણતરી કરી શકીએ છીએ અને પછી તે 1 અને 6 નો આવે છે કારણ કે આ આઇડીયા સરળ છે કે આ 5 ઓછા λ અને પછી અમારી પાસે 1 1 4 1 છે તેથી આ ડીટરમીનન્ટ અમારે હલ કરવાનું છે કે આપણે અહીં આ પ્રોડક્ટ બનાવી શકીએ 10 અને પછી આપણી પાસે અહીં 2 અને 5 હશે તેથી બાદબાકી 7 λ અને વત્તા આ λ ² અને બાદબાકી 4 બરાબર છે તેથી આ λ ² છે આ 7 λ અને પછી આપણી પાસે અહીં 6 0 છે અને તે આ બાદબાકી 6 બાદબાકી 1 કરી શકે છે તેથી λ 6 અને λ 1 બરાબર 0 છે તેથી અહીં આપણને આ આઇગનવેલ્યુ 1 અને 6 મળે છે તેથી હવે આ આઇગનવેલ્યુ દરેકને અનુરૂપ હોવાથી આપણે આઇગનવેક્ટર શોધવાનું રહેશે અને અહીં આપણી પાસે ખરેખર આ વિશિષ્ટ ઇગિનવેલ્યુ છે તેથી આપણે બે લીનીઅરઇનડિપેન્ડન્ટ આઇગનવેક્ટર મેળવીશું અને પછી આપણે આ મેટ્રિક્સને ડાયાગોનલાઇઝેશન કરી શકીશું તેથી અહીં 1 ને અનુરૂપ આઇગનવેક્ટર આ 1 1 તરીકે આવશે તેથી તે આને અનુરૂપ છે અને 6 ને અનુરૂપ આપણે અહીં 4 1 મેળવીશું અને હવે એકવાર અમારી પાસે આઇગનવેક્ટર છે ત્યારે આપણે આ મોડેલ મેટ્રિક્સ બનાવી શકીએ છીએ જેને આપણેpકહીએ છીએ તેથીpહશે આપણે આ મેટ્રિસીસ મૂકી રહ્યા છીએ આ p ની કલમ તરીકે આઇગનવેક્ટર છે તો અહીં 1 1 તે પ્રથમ કોલમ છે અને પછી આ 4 1 બીજી કોલમ છે તેથી હવે અમારું મોડેલ મેટ્રિક્સ તૈયાર છે અને આપણે ચકાસી શકીએ કે આp 1 4 1 1 કેવી દેખાય છે તેથી અહીં આપણે આP 115 1 4 1 1 પણ મેળવવા પડશે તે ઉલ્ટું છે તેથી 2 2 મેટ્રિક્સ માટે તે સરળ છે તેથી આપણે અહીં આ ડીટરમીનન્ટ દ્વારા ભાગવું પડશે અને પછી આપણે સાઇન બદલવાની જરૂર છે અને નિર્ધારિત ફરીથી બાદબાકી ચિહ્ન સાથે હશે P 1AP1 0 0 6 તેથી અંતે આપણે આ મેટ્રિક્સ p નાP 1 તરીકે મેળવીશું જે આપણે આ બંનેને ગુણાકાર દ્વારા ચકાસી શકીએ છીએ અને આપણને આઇડેન્ટીફાય મેટ્રિક્સ મળી રહ્યો છે તેથી અહીંP 1 અને જો આપણે આP 1 ap ની ગણતરી કરીએ જેથી તે ડાયાગેનલ માં 1 0 0 6 ની જેમ આવે છે અને તે એક ડાયાગોનલ મેટ્રિક્સ છે અને અહીં આ જ પોઇન્ટ છે તેથી આપણે આને પ્રથમ મોડલ તરીકે આ વેક્ટર 1 માં રાખ્યું છે અને તે આઇગનવેલ્યુ 1 ને અનુરૂપ હતું અને તે જ કારણ છે કે અહીં આ પ્રથમ આઇગનવલ્યુ આવે છે અને બીજા કિસ્સામાં આપણે આ બીજી કોલમ રાખી છે જે અહીં 6 ને અનુરૂપ હતું અને તેથી ડાયાગોનલાઇઝેશનમાં બીજો એલિમેન્ટ અહીં છે તેથી આઓર્ડરજો આપણે હમણાં માટેઓર્ડરબદલવા માટે અહીં તેથી જો આપણે તેને P 1 4 1 1 માં બદલીએ જો આપણે બદલીએ જો આપણે આ p લઈએ જો આપણે આ મોડેલનો મેટ્રિક્સ લઈએ તો અહીં P 1AP1 0 0 6 છે કારણ કે અહીં આ આ 6 ને અનુરૂપ હતું અને પછી આ અહીં આ 1 નંબરને અનુરૂપ છે તેથી તે મુજબ તે ઓર્ડર બદલાશે તેથી આઇગનવેક્ટરને અનુરૂપ ઓર્ડર માટે આપણે અહીં જે ઓર્ડર મુકીએ છીએ તેનું અનુસરણ આઇગનવેલ્યુ તરીકે ડાયાગોનલપ્રવેશઝમાં કરવામાં આવશે તેથી તે મહત્વપૂર્ણ છે અહીં બીજો પોઇન્ટ જેનો પણ ઉલ્લેખ કરવો જરૂરી છે કે દાખલા તરીકે આ યુનિક આઇગનવેક્ટર નથી તેથી આપણે આ નંબર 1 1Tમાં કોઈપણ સંખ્યા દ્વારા ગુણાકાર કરી શકીએ છીએ જે આઇગનવેક્ટર પણ હશે ફરીથી અહીં પણ આ 4 1 t આપણે કોઈપણ સ્કેલેરથી ગુણાકાર કરી શકીએ છીએ જે આઇગનવેક્ટર પણ હશે કારણ કે આઇગનન્વેક્ટર યુનિક નથી અને તેમ કરીને ત્યાં કોઈ સમસ્યા નથી કે આપણે અહીં કોઈપણ વેક્ટરને ફક્ત 1 અને 1 જ રાખી શકીએ છીએ આપણે કરી શકીએ છીએ ઉદાહરણ તરીકે 2 અને 2 પણ અહીં પ્રથમ કોલમમાં મૂકો A6 2 2 2 3 1 2 1 3 અને બીજા કોલમમાં આપણે ઉદાહરણ તરીકે મૂકી શકીએ છીએ કે આપણે અહીં 2 ને ગુણાકાર કરીશું તેથી 2 2 અને 8 તેથી આપણે બીજા કોલમમાં 8 અને 2 મૂકી શકીએ તેથી આ વાંધાજનક નથી કે આ ઇનવર્ષ દ્વારા કાળજી લેવામાં આવશે અને હજી પણ આ પ્રોડક્ટ આપણને સમાન ડાયાગોનલાઇઝેશન મેટ્રિક્સ આપશે 1 0 0 6 તેથી અહીં તે સામગ્રી છે કે આપણે અહીં કેટલાક સ્કેલર્સ દ્વારા આ આઇગનવેક્ટરમાં ગુણાકાર કરીએ છીએ કે નહીં આ P 1AP સાથે કોઈ ફરક પડતું નથી તે સમાન ઇગિન તરફ દોરી જશે સમાન ડાયાગોનલ મેટ્રિક્સ જેની પ્રવેશ 1 અને 6 હશે આ એકમાત્ર બાબત એ છે કે અહીંનો ઓર્ડર છે આપણે આ આઇગનવેક્ટર મૂકીએ છીએ તેથી આપણે અહીં જે ઓર્ડર મુકીએ છીએ તે આ આઇગનવેક્ટરની આ કlલમ્સ સમાન ઓર્ડરમાં આ આઇગનવલ્યુ દેખાશે તેથી અહીં આનું 3 બીજું 3 મેટ્રિક્સ 6 2 2 2 3 1 2 1 3 નું બીજું ઉદાહરણ છે તેથી આ મેટ્રિક્સ માટે પણ જો તમે તે તપાસવા માંગતા હો કે તે ડાયાગોનલાઇઝેશન થઈ શકે કે નહીં અને ડાયાગોનલ મેટ્રિક્સ શું હશે મોડેલ મેટ્રિક્સ શું હશે તેથી તેના માટે આપણે આઇગનવેલ્યુની ગણતરી કરવાની જરૂર છે તેથી આ મેટ્રિક્સ માટેના ઇગિનવેલ્યુ 2 2 અને 8 આવશે આઇગનવેક્ટર 1 2 0 1 0 2 2 1 1 તેથી હવે ફરીથી દરેક આઇગનવલ્યુ માટે આપણે આ મોડેલ P 1 ની રચના કરવા માટે આઇગનવેક્ટરની ગણતરી કરવાની જરૂર છે અને આ આઇગનવલ્યુને અનુરૂપ આ 2 2 પુનરાવર્તિત છે તેથી અહીં આ 2 ની એલજેબ્રિક ગુણાકાર 2 છે અને હવે આપણે ગણતરી કરીશું આને અનુરૂપ આઇગનવેક્ટર તેથી અહીં આ 2 2 અને બાદબાકી 2 જેથી તે મેટ્રિક્સ હશે જેને આપણે લીનીઅરઈક્વેશનની સિસ્ટમ તરીકે ઉકેલીશું તેથી આમ કરવાથી આપણે ખરેખર અહીં જે મેળવીએ છીએ તે મેળવીએ છીએ 3 લીનીઅરઇનડિપેન્ડન્ટ આઇગનવેક્ટર જેનો અર્થ આ 2 ની જીઓમેટ્રિક ગુણાકાર 2 છે અને તે પણ છે એલજેબ્રિક ગુણાકાર 2 હોવાને કારણે આ ચોક્કસ કિસ્સામાં જીઓમેટ્રિક ગુણાકાર 2 પણ આવે છે તેથી આ આ 2 ને અનુરૂપ છે આ 2 ને પણ અનુરૂપ છે અને અહીં આપણી પાસે આ 8 ને અનુરૂપ છે તેથી આપણી પાસે 3 લીનીઅરઇનડિપેન્ડન્ટ લીનીઅરઇનડિપેન્ડન્ટ આઇગન્વેક્ટર છે અને આ જ કારણ છે હવે આપણે ખરેખર આ મેટ્રિક્સને ડાયાગોનલાઇઝેશન કરી શકીએ છીએ કારણ કે આપણને 3 ની જરૂર છે મેટ્રિસીસ યાદ રાખો કે અહીં મોડેલ p યાદ રાખવું સરળ છે અહીં મોડેલ મેટ્રિક્સ p એ જ ઓર્ડરમાં હશે તેથી આપણને મેટ્રિક્સ p ભરવા માટે આ 3 કોલમની જરૂર છે તેથી જો આપણી પાસે line લીનીઅરઇનડિપેન્ડન્ટ વેક્ટર હોય તો આપણે આ બનાવી શકીએ p નહિંતર ઉદાહરણ તરીકે 2 ને અનુલક્ષીને જો એવું બને કે આપણી પાસે ફક્ત 1 આઇગનવેક્ટર છે તો આપણે આ p ની રચના કરી શકતા નથી બીજા ટમૅ માં મેટ્રિક્સ એ તે કિસ્સામાં ડાયાગોનલાઇઝેબલ નથી તેથી અહીં મેટ્રિક્સ એ ડાયાગોનલાઇઝેશન છે કારણ કે આપણને 3 લીનીઅરઇનડિપેન્ડન્ટ આઇગનવેક્ટર અને મોડેલ મેટ્રિક્સP1 1 2 2 0 1 0 2 1 મળી રહ્યાં છે પ્રથમ બે કોલમ અને 8 ને અનુરૂપ અમારી પાસે ત્રીજી કોલમ તરીકે આ 2 1 છે તેથી આ 2 ને અનુરૂપ છે પ્રથમ કોલમ આ પણ 2 ને અનુરૂપ છે અને આ 1 ત્રીજી કોલમને અનુરૂપ છે તેથી અમારો ઓર્ડર બરાબર આ જ રહેશે અને આ મેટ્રિક્સP 1APની ડાયાગોનલ પ્રવેશઝ બની જશે તેથી જો તમે હવેP 1APની ગણતરી કરો P 1AP2 0 0 0 2 0 0 0 8 તેથી આપણે આ P 1 મેળવવાની જરૂર છે અને તે પછી આ પ્રોડક્ટ આપણે બનાવવું પડશે અને પછી આપણે આ 2 2 મેળવશું અને બરાબર ઓર્ડરઓર્ડર જે આપણે અહીં આ આઇગનવેક્ટરને આપ્યો છે તેથી આપણે આ ડાયાગોનલાઇઝેશન પ્રવેશઝ અહીં 2 2 અને 8 ની સમાન મેળવી રહ્યા છીએ તેથી તે અહીં ડાયાગોનલમેટ્રિક્સ છે જે મેટ્રિક્સ A ની જેમ છે અને પછીથી આપણે આ મેટ્રિક્સ વિશે ઘણી સારી પ્રોપરટીઝ નું નિરીક્ષણ કરીશું કારણ કે તેઓ ઘણી કોમન શેર કરે છે આ સમાન મેટ્રિસીસ અને કેટલીક એપ્લિકેશનોની ખૂબ જ મહત્વપૂર્ણ એપ્લિકેશંસને ગુણધર્મ આપે છે જે એક વખત આપણે મેટ્રિક્સને ડાયાગોનલાઇઝેશન માટે કરી શકીએ છીએ જેનો ઉપયોગ આપણે ઘણા કાર્ય ઓર્ડરમાં કરી શકીએ છીએ તેથી તે આ લેક્ચરની ચર્ચાનો વિષય પણ રહેશે તેથી અહીં છેલ્લું ઉદાહરણ આપણે બીજું લઈશું A2 0 0 4 2 0 0 0 3 જ્યાં આપણે જોઈએ છીએ કે આ ડાયાગોનલ2 2 અને 3 પ્રવેશ સાથે નીચલા ત્રિકોણાકાર મેટ્રિક્સ છે અને પછી આપણી પાસે આ 4 ડાયાગોનલ બાકીનામાં બધું છે 0 છે તેથી જો આ સ્થિતિમાં આપણે ત્રિકોણાકાર માટે જાણીએ છીએ તે આઇગનવેલ્યુની ગણતરી કરીએ મેટ્રિસીસ તેથી આ 2 2 અને 3 છે તેથી આઇગનવેલ્યુ 2 2 અને 3 ની હશે અને આપણે ફરીથી 2 ને અનુરૂપ આઇગનવેક્ટર ની ગણતરી કરવી પડશે અને આને અનુરૂપ 3 છે પણ આ કિસ્સામાં શું થાય છે કે અહીં આ એલજેબ્રિક ગુણાકાર છે 2 નું 2 એ 2 છે અને તે આવે છે કે આ 2 ની જીઓમેટ્રિક મલ્ટીપ્લીસીટી 1 છે અને તે તે બિંદુ છે જ્યાં ખરેખર આપણે સિસ્ટમનું નિદાન કરી શકતા નથી કારણ કે જીઓમેટ્રિક મલ્ટીપ્લીસીટી આ એગન્યુઅલ 2 માટે એલજેબ્રિક મલ્ટીપ્લીસીટી બરાબર નથી તો પછી આપણને ઓછી સંખ્યા મળશે આઇગનવેક્ટર અને આપણે આ મોડેલ મેટ્રિક્સ p બનાવી શકતા નથી 0 1 0 and 2 1 1 તેથી અહીં આ 2 આઇગનવેલ્યુને અનુરૂપ આપણે વારંવાર 1 આઇગનવેક્ટર મેળવી રહ્યા છીએ અને તેનું કારણ સ્પષ્ટ છે કારણ કે જો આપણે આ સમીકરણ ઘડીએ તો એક બાદબાકી λ I x બરાબર 0 છે તેથી અહીં શું થશે આપણને આ 0 0 0 મળે છે અને પછી આપણી પાસે અહીં આ 4 છે 0 0 અને 0 0 1 આ અહીંની ઇજેન્વેક્ટર અને જમણી બાજુની બાજુના સમીકરણની આ સિસ્ટમની પરિસ્થિતિ છે તેથી આ સમીકરણની સિસ્ટમ માટે શું કરવું જોઈએ નિરીક્ષક આપણે અહીં શું અવલોકન કરી શકીએ છીએ કે આપણી પાસે અહીં 2 પાઇવોટ્સ એલિમેન્ટ છે 4 અને આ પણ 1 આ પીવટ એલિમેન્ટ્સ છે અને ફ્રી વેરિયેબલ આપણી પાસે ફક્ત એક જ છે જે અહીં x2 છે તેથી x2 એ ફ્રી વેરીએબલ છે તેનો અર્થ એ કે આપણને ગમે તે આપણે આ x2 ને પસંદ કરી શકીએ છીએ તો ચાલો આપણે આ α લઈએ અને પછી સીધા જ આ ઈક્વેશન પરથી આપણે અવલોકન કર્યું કે x 1 એ આ બીજા સમીકરણમાંથી 0 છે અને આ ત્રીજા સમીકરણમાંથી આપણે નિરીક્ષણ કરી શકીએ કે x 3 બરાબર 0 છે તેથી આઇગનવેક્ટર x 1 x 2 x 3 આ પુનરાવર્તિત આઇગનવેલ્યુને અનુરૂપ આ કેસમાં 0 1 0 આવે છે અને આ 0 1 0 નો કોઈપણ ગુણાકાર આવે છે તો તે અહીં છે આપણે ફક્ત α 1 લીધેલ છે તેથી આ અહીંના આઇગનવેક્ટરમાંનું એક છે અને પછી 3 ને અનુરૂપ પણ આપણે આઇગનવેક્ટરની ગણતરી કરી શકીએ છીએ અને તે સ્વાભાવિક છે કે તે ફક્ત 1 જ આવશે તેથી અમારી પાસે 2 1 અને 1 છે તેથી આ 2 વેક્ટરની સાથે કારણ કે આ મોડેલ મેટ્રિક્સ p ની સ્થિતિ ભરવા માટે અમને 3 વેક્ટરની જરૂર છે તેથી આપણે આ કિસ્સામાં કરી શકતા નથી કારણ કે આપણે 2 લીનીઅરઇનડિપેન્ડન્ટ આઇગનવેક્ટર મેળવી રહ્યા છીએ અને તેથી આ મેટ્રિક્સ A ડાયાગોનલ નથી તેથી આપેલ મેટ્રિક્સ ડાયાગોનલ નથી તેથી આપણે અહીં શું જોયું છે કે દરેક મેટ્રિક્સ આપણે ડાયાગોનલાઇઝેશન કરી શકતા નથી આપણે ફક્ત તે મેટ્રિક્સને ડાયાગોનલાઇઝેશન કરી શકીએ છીએ જ્યારે આઇગનવેક્ટર આ આઇગનવેક્ટરનો સમૂહ સંપૂર્ણ અર્થ ધરાવે છે જો તે n × n મેટ્રિક્સ છે તો પછી જો આપણે n લીનીઅરઇનડિપેન્ડન્ટ આઇગનવેક્ટર મેળવીએ તો આપણે મેટ્રિક્સને ડાયાગોનલાઇઝેશન કરી શકીએ નહીં તો આપણે મેટ્રિક્સને ડાયાગોનલાઇઝેશન કરી શકીએ નહીં હવે ડાયાગોનલાઇઝેશનની એપ્લિકેશનો પર આવીને પ્રથમ એપ્લિકેશન આપણે ધ્યાનમાં લઈશું કે એકવાર આપણે મેટ્રિક્સની ડાયાગોનલાઇઝેશન કરી શકીએ ત્યારે આપણે મેટ્રિક્સની પાવરની સરળતાથી ગણતરી કરી શકીએ તો કેમ આવું અહીં અથવા આઇગનવેલ્યુ આઇગનવેક્ટર સાથે શું જોડાણ છે જે આપણે હવે જોશું તેથી P 1AP એએપી જે આપણે જોયું છે કે એ ડાયાગોનલાઇઝેશન થઈ શકે છે પછી આપણી પાસે આ સંબંધ છેP 1AP d ની બરાબર છે અથવા આપણે ફરીથી લખી શકીએ છીએ કે એ બરાબર છે તેથી આપણે અહીં p દ્વારા ગુણાકાર કરીએ ત્યાં પહેલા pd હશે અને પછી જમણી બાજુ આપણે P 1 દ્વારા ગુણાકાર કરીશું તો આપણે અહીં આ સંબંધમાંથી બહાર નીકળી જઈશું A એ PDP 1 ની બરાબર છે તેથી આ સંબંધ રાખ્યા પછી જો તમે ગુણાકાર કરવા માંગતા હો અથવા આપણે તે કિસ્સામાં આ A પાવર 2 અથવા A² મેળવવા માંગતા હો તેથી આપણે આ PDP 1 ને PDP 1 થી ગુણાકાર કરવાની જરૂર છે અને પછી આ પ્રોડક્ટની આ સાહસિકતા અસોસીએટીવીટી પ્રોપર્ટી થી આપણે અહીં સમજી શકીશું કે Inverse છે જેને આપણે આઇડેન્ટીફાય મેટ્રિક્સ તરીકે મૂકી શકીએ છીએ અને પછી આપણે અહીં મેળવીશું PDP 1 નો અર્થ આ p અને આ ડાયાગોનલ મેટ્રિક્સની પાવર તેથી અહીં A ² આ મેટ્રિક્સની પાવર આ મેટ્રિક્સની 2 પાવર છે તે આવી રહ્યું છે કે આ પાવરનો આ ડાયાગોનલાઇઝેશન મેટ્રિક્સની પાવરમાં બરાબર ભાષાંતર કરવામાં આવ્યો છે અહીં શું ઉપયોગ છે કે આ ડાયાગોનલાઇઝેશન મેટ્રિક્સ આપણે અહીં સરળતાથી આ પાવર મેળવી શકીએ છીએ કારણ કે આ પાવર સીધી આ ડાયાગોનલપ્રવેશ પ્રવેશ પર જશે તેથી આપણે આ પાવર માટે અહીં આ મેટ્રિકિસ ડીને ખરેખર ગુણાકાર કરવાની જરૂર નથી પરંતુ ફક્ત ડાયાગોનલ પ્રવેશ જ ² કરવામાં આવશે અને તે અહીં એક કારણ છે P 1APD⇒APDP 1 તેથી A2 હવે ખૂબ સરળ છે PD2P 1 તેથી આપણે ફક્ત આ ગુણાકાર કરવાના છે A2PDP 1PDP 1PDP 1PDP 1PD2P 1 સ્વાભાવિક રીતે જ્યારે આપણી પાસે અહીં હાય પાવર હોય અને તે ફક્ત બે માટે જ નહીં કારણ કે હવે કોઈ પણ સંજોગોમાં આપણે આ ગુણાકાર PD2P 1 કરવું પડશે તેથી અહીં કુદરતી રીતે કાર્ય વધુ છે જો આપણે ફક્ત આ પાવર 2 શોધવા માંગતા હો પરંતુ ઉદાહરણ તરીકે આપણે પાવર 1000 મેળવવા માટે પાવર કરવા માંગીએ છીએ તો નિશ્ચિતરૂપે આ ખૂબ જ ઉપયોગી થશે કારણ કે d પાવર ઉચ્ચ પાવર વધુ સરળ હશે ગણતરી કરવા માટે તો શા માટે આ A ² d ² આવી રહ્યો છે ઉદાહરણ તરીકે આપણે આ આઇડીયાને ચાલુ રાખી શકીએ છીએ એ 3 સમાન પ્રકારનું સ્ટ્રક્ચર પણ બનશે તેથી આ PD2P 1 જે A વર્ગ માટે છે અને તે પછી ફરીથી A દ્વારા ગુણાકાર થશે અને આ આઇડેન્ટીફાય મેટ્રિક્સ બની જશે અને આપણી પાસે PDQ P ઈનવર્ષ હશે તેથી અહીં પોઇન્ટ શું છે કે આપણે આ ગણતરીઓની બહાર જોઈ શકીએ છીએ કે A પાવર n પણ ફક્ત d પાવર n હશે અને આ pd પાવર અને ઈનવર્ષ હશે તેથી આ આ મેટ્રિક્સ tમાં ભાષાંતર કરવા પર આ પાવર ચાલુ રહેશે તેથી સામાન્ય રીતે આપણે પણ સાબિત કરી શકીએ કે AnPDnP 1 તેથી આપણે પહેલા કહ્યું તેમ આપણે અહીં ઉપયોગ કરી શકીએ છીએ જ્યારે આપણે અહીં આ મેટ્રિક્સની ખૂબ જ હાય પાવરની ગણતરી કરવા માંગીએ છીએ અને પછી આ ખૂબ જ ઉપયોગી છે કારણ કે Dn ના ગણતરી અહીં ખૂબ જ સરળ છે કારણ કે જો આપણે 2 ડાયાગોનલ મેટ્રિક્સ લઈએ આ અહીં છે અને આપણે તે જ સાથે ગુણાકાર કરવા માંગીએ છીએ તો હવે શું થશે તેથી જો તમે ગુણાકાર કરો તો એક વર્ગ આવશે અને પછી આ પ્રોડક્ટ અહીં 0 હશે પણ આ 0 હશે અને b² આવશે તેથી જ્યારે આપણે ડાયાગોનલાઇઝેશન મેટ્રિક્સનું પ્રોડક્ટ કરીએ ત્યારે શું થાય છે ફક્ત આપણે આ પાવર કરીશું આ પાવર ડાયાગોનલ પ્રવેશઝ પર જશે તેથી આપણે આ ગુણાકાર મેટ્રિક્સ ગુણાકાર તરીકે કરવાની જરૂર નથી જ્યારે આપણી પાસે n હોય તેથી દાખલા તરીકે આપણી પાસે આ 0 0 b છે અને આપણે ત્યાં આ પાવર n મેળવવા માંગીએ છીએ તેથી આ કંઈ નહીં પરંતુ પાવર n શૂન્ય અને b પાવર n હશે તેથી તે અહીં પોઇન્ટ છે તેથી આ સંબંધ છે કે n કંઈ નથી પરંતુ અહીં Dn છે તેથી તે ગણતરી માટે ખૂબ જ સરળ છે અને છેવટે આપણે આ પ્રોડક્ટને p અનેP 11 સાથે બનાવવાની જરૂર છે તેથી આ મેટ્રિક્સ ગુણાકાર માટે અહીં એકમાત્ર ગણતરી લોડ છે પરંતુ d પાવર n માટે ફક્ત તે જ લીનીઅરસંબંધો અહીં છે તેથી આ ડાયાગોનલાઇઝેશન પ્રવેશઝ સંચાલિત થશે બીજું કંઇ નહીં તેથી ચાલો આપણે ફક્ત એક ઉદાહરણ જોઈએ જે કહે છે કેA1 4 12 0 માટે A5 શોધો તેથી પરંતુ આમ કરવા માટે આપણે આઇગનવેલ્યુ અને આઇગનવેક્ટરની ગણતરી કરવી પડશે કારણ કે અમને તે P ની જરૂર છે અને આપણને તે ડાયાગોનલ મેટ્રિક્સ પણ જોઈએ છે તેથી આ કિસ્સામાં આઇગનવેલ્યુ 1 અને 2 આવી રહી છે અને પછી આપણે 1 ને અનુરૂપ આઇગનવેક્ટરની ગણતરી કરીએ તે 2 1 છે અને 2 ને અનુરૂપ તે4 1 તરીકે આવે છે તેથી હવે આપણે આ P મોડેલ મેટ્રિક્સ P બનાવી શકીએ છીએ તેથી આ આઇગનવેક્ટરને અહીં કોલમ તરીકે મૂકીએ છીએ Take તો લ્યો P2 4 1 1 P 1161 4 1 2 તેથી આપણે ખરેખર ખૂબ હાઈ પાવરની ગણતરી કરી શકીએ છીએ પણ કોમ્પ્યુટેશનલ લોડ સમાન રહેશે આપણે ફક્ત આ પાવર અહીં ડાયાગોનલાઇઝેશન પ્રવેશઝ માં કરવાની છે તેથી અને પછીથી આપણે કોઈ પણ સંજોગોમાં ફક્ત આ P અને P 1 દ્વારા ગુણાકાર કરવું પડશે તેથી આ સંબંધ મેટ્રિક્સ A ની કોઈ પાવર હોવાને શોધવાનું હવે સરળ છે A5PD5P 1162 4 1 1 15 0 0 25 1 4 1 2 A521 44 5 5 10 તેથી તે A પાવર 5 છે પરંતુ તેનો ઉપયોગ સામાન્ય રીતે થાય છે જ્યારે આપણે ખરેખર આ મેટ્રિક્સ A ની પાવરની ગણતરી કરવા માંગીએ છીએ તો આ ગણતરીત્મક રીતે મેટ્રિકિસ એનાં પ્રોડક્ટ ની તુલનામાં ખૂબ જ એફીશીઅન્ટ છે તેથી અહીં એપ્લિકેશનોમાંની એક હતી જ્યાં આપણે આ આઇગનવેલ્યુ આઇગનવેક્ટર અથવા ખાસ કરીને મેટ્રિક્સના ડાયાગોનલાઇઝેશન આ આઇડીયાનો ઉપયોગ કરીએ છીએ હવે હવે પછીની એપ્લિકેશનમાં આવું જે લીનીઅર ઙીફરન્શીઅલ ઈક્વેશનની સિસ્ટમનો ઉકેલ છે જોકે ડિફરન્ટલ ઈક્વેશન આગામી કેટલાક લેક્ચરનો વિષય હશે પરંતુ અહીં ફક્ત આ અથવા આ ડાયાગોનલાઇઝેશનની એપ્લિકેશનનો આઇડીયા રજૂ કરવા માટે આપણે ખૂબ સરળ ઉદાહરણ પણ કરીશું તેથી અહીં આપણે લીનીઅર ઙીફરન્શીઅલ ઈક્વેશન ધ્યાનમાં લઈએ છીએ તેથી અહીં તે એક સિસ્ટમ છે સિસ્ટમનો અર્થ છે કે આપણી પાસે એક કરતા વધુ ઙીફરન્શીઅલ ઈક્વેશન છે અને તેમના વેરિયેબલ જોડાયેલા છે તેથી અહીં આપણી પાસે આ છે ઉદાહરણ તરીકે ડાબી બાજુ આ ઙીફરન્શીઅલ ટમૅ છે લીનીઅર ઙીફરન્શીઅલ ઈક્વેશનની સિસ્ટમ ધ્યાનમાં લો XtAX ચાલો માની લઈએ કે A ડાયાગોનલાઇઝેશન છે Then DP 1AP ⇒APDP 1 તો DP 1AP ⇒APDP 1 ∴XtPDP 1X P 1XtDP 1X P 1XtDP 1Xt Substituting P 1XtY આપણે મળશે YtDYt તેથી અહીં આપણો ફાયદો એ છે કે અમારી સિસ્ટમ રીડયુઝડ સિસ્ટમ છે કે અહીં આપણી પાસેના ડેરિવેટિવ્ઝ છે અહીં આપણી પાસે આ ડાયાગોનલ મેટ્રિક્સ છે અને પછી આપણી પાસે અનનોન છે હવે જો આપણે ફક્ત આ ગુણાકાર જોઈએ તો આપણે શું મેળવીએ છીએ આપણને આ n ઈક્વેશન મળી રહ્યાં છે અને હવે તે ખરેખર ડીકોલ્ડ કરેલા ઈક્વેશન છે કારણ કે એક વખત આપણે આને ડાયાગોનલાઇઝેશન પ્રવેશથી ગુણાકાર કરીએ છીએ તો આપણે આ મેળવીએ છીએ

P 1XtY ⇒XtPY | vi | એ i ને અનુરૂપ આઇગનવેક્ટર છે x1t x2t xnt C1| v1 | e1tC2| v2 | e2tCn| vn | ent તો આપણે શું કરવાનું છે આપણે ગણતરી કરવી પડશે આ ઓરીજનલ કોઓફીશીઅન્ટ મેટ્રિક્સ એ જે ઈક્વેશન માટેની સિસ્ટમ માટે આપવામાં આવ્યું હતું આપણે ફક્ત λ અને આઇગનવેલ્યુ આઇગનવેક્ટરની ગણતરી કરવાની જરૂર છે અને પછી આપણે આપણે કોઈ સોલ્યુશન શોધી શકીએ તેથી ફક્ત આ દર્શાવવા માટે આપણે અહીં સરળ દાખલા લીધા છે dx1dt3x12x2 dx2dt7x1 2x2 આપણે અહીં સિસ્ટમ ફોર્મમાં ફરીથી લખી શકીએ છીએ તેથી x1 x2 3 2 7 2 x1 x2 ⟹xAx તો આપણે શું કરવાનું છે આપણે અહીં આ મેટ્રિક્સના આઇગનવેલ્યુ અને આઇગનવેક્ટરની ગણતરી કરવાની છે A3 2 7 2 તો શું થાય છે અહીં આ મેટ્રિક્સના આઇગનવેલ્યુ અને આઇગનવેક્ટરની ગણતરી છે A λI 0⟹2 λ 200 ⟹λ4λ 50 ⟹1 4λ25 આઇગનવેક્ટર 2 7 1 1 x1 x2 C12 7 e 4tC21 1 e5t તેથી આપણે અહીં જે જોયું છે તે આ ડાયાગોનલાઇઝેશનની સહાયથી આવી સિસ્ટમને હલ કરવી આ ખૂબ જ સરળ હતી અને અહીં તારણ એ છે કે આપણે જે મેટ્રિક્સનો શીખ્યા છે તે આ ડાયાગોનલાઇઝેશન છે અને ખાસ કરીને આપણે આ બે એપ્લિકેશન જોયા છે મેટ્રિસની આઇડીયા પાવર આપણે સરળતાથી આની સહાયથી ગણતરી કરી શકીએ છીએ અને લીનીઅર ઙીફરન્શીઅલ ઈક્વેશન ની સિસ્ટમનું સોલ્યુશનપણ આપણે આ ડાયાગોનલાઇઝેશન સાથે ગણતરી કરી શકીએ છીએ તેથી આ રેફરન્સ છે જેનો આપણે ઉપયોગ કર્યો છે અને તમારા ધ્યાન બદલ આભાર